હેલ્લો દરેકને આપત્તિ રીકવરી અને બીલ્ડ બેક બેટરbuild back betterવધુ સારી રીતે નિર્માણ પરની લેક્ચર સીરીસમાં આપનું સ્વાગત છે આ લેક્ચરમાં હું મુંબઇ ભારતના કેટલાક કેસ કેસ સ્ટડી પર ધ્યાન કેન્દ્રિત કરીને ડિઝાસ્ટર રિસ્ક ગવર્નન્સમાં સમુદાયની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીશ હું ક્યોટો યુનિવર્સિટીના ડિઝાસ્ટર પ્રિવેન્શન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી સુભાજ્યોતિ સમાધર છું આપત્તિ પુનરીકવરી પ્રાપ્તિ અને પુનર્નિર્માણ અને પુનર્વસનમાં આપત્તિ જોખમ સંચાલનમાં સમુદાયની ભાગીદારી એ એક બઝવર્ડ શબ્દ છે આપણે સમુદાયને સામેલ કરવો પડશે રીકવરીમાંથી શરૂઆત શમન અને સજ્જતાથી શરૂ કરીને આપત્તિથી સંબંધિત પ્રવૃત્તિઓ આ પહેલાથી જ સંમત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણે ત્યાં ઘણા બધા ઉદ્યાનો આપી શકીએ છીએ હવે તે એક પ્રકારનો મુશ્કેલી શૂટર છે જો તમને તમારી વ્યૂહરચનાને અમલમાં મૂકવામાં કોઈ સમસ્યા હોય અને તમે આમ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમે સમુદાયની ભાગીદારી સમુદાયની ઇન્વોલ્વમેન્ટ સહભાગી એપ્રોચનો સમાવેશ કરો છો કે જે દરેક વ્યક્તિ તમને ઠીક કહે છે કે તે એક પ્રકારની મુશ્કેલી શૂટર છે તે બ્રોકોલી જેવું છે દરેક જણ તમને ખાવાનું કહેશે તે આપત્તિના જોખમ મેનેજમેન્ટની યોજના બનાવવામાં એક બ્રોકોલી છે કોઈ પણ તમને ન ખાવા કહેશે દરેક વ્યક્તિ આપત્તિ જોખમ સંચાલનના સફળ અમલીકરણના સાધન તરીકે સમુદાયની ભાગીદારીની ભલામણ કરશે હવે એવું કેમ છે આપણે જાણીએ છીએ કે જોખમ વ્યક્તિલક્ષી છે વિવિધ હિસ્સેદારોની જુદી જુદી ધારણા છે તેથી સમુદાયને સમાવિષ્ટ કરવું એ મેનેજમેન્ટ પ્રક્રિયામાં વિવિધ ધારણાઓ જુદા જુદા વિચારો જરૂરિયાતો અને ચિંતાઓનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ છે નહીં તો લોકોને લાગે છે કે તેઓ છેતરાયા છે તેઓ ખરેખર નિર્ણય લેવાની પ્રક્રિયામાં શામેલ નથી કારણ કે તેમની પાસે હિસ્સો છે તેથી તેઓને એ કહેવાનો અધિકાર છે કે તેઓ શું ઇચ્છે છે તે તેઓની ચિંતાઓ શું છે કારણ કે આપણે ફક્ત જોખમ જ જાણતા નથી પરંતુ આપણે શું કરવું છે તે કેવી રીતે કરવામાં આવશે કોણ કરશે તે આ નીતિ વિકલ્પો પણ લડ્યા છે તેથી એક આકારણી છે જોખમની સમસ્યા શોધવી બીજો એક એ નીતિ વિકલ્પો છે તેના માટે આપણને સમુદાયની ભાગીદારીની જરૂર છે ઉપરાંત ઘણા કેસોમાં આપણે ફક્ત સ્થાનિક સરકાર પર આધાર રાખી શકીએ નહીં આપણે સ્થાનિક લોકોની ક્ષમતા વધારવી પડશે જેથી આફત પછી જ તેઓ બચી શકે તેઓ પરિસ્થિતિને બરાબર મેનેજ કરી શકે અને જ્યાં સુધી સ્થાનિક સરકાર અથવા બાહ્ય એજન્સીઓ તેમની પાસે પહોંચવામાં સક્ષમ ન હોય ત્યાં સુધી સ્થિરતાના મુદ્દાઓ માટે ટકાઉ સમુદાયની આપણે લોકોની પોતાની ક્ષમતા સુધારવાની જરૂર છે આપણે તેમની ક્ષમતા વધારવા સશક્તિકરણ કરવાની જરૂર છે જેથી આત્મનિર્ભરતા અને સ્થાનિક નોલેજનો ઉપયોગ આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં મહત્વપૂર્ણ ઘટક છે તેથી આપણે આપત્તિ જોખમ સંચાલનમાં સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવું જોઈએ પરંતુ વાસ્તવિકતામાં આપણે પૂછીએ છીએ કે એક વિશાળ અંતર છે ઠીક છે કે આપણે સમુદાયને આપત્તિ જોખમ વ્યવસ્થાપનમાં સામેલ કરવાની જરૂર છે પરંતુ ખરેખર તે થઈ રહ્યું નથી નીતિ અને પ્રેક્ટિસ સિદ્ધાંત અને અમલ વચ્ચેનો મોટો અંતર કેમ છે શા માટે આટલો સમય શક્તિ અને નાણાં ખર્ચ્યા પછી અમે સમુદાયના સ્થાનિક સમુદાયોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં શામેલ કરવામાં નિષ્ફળ છિએ સહભાગી આપત્તિ જોખમ સંચાલન કાર્યક્રમો શા માટે નિષ્ફળ ગયા તે પુનર્વસનમાં હોઈ શકે છે તે સજ્જતા માટે હોઈ શકે છે તેથી ભાગીદારી એક જ કારણ છે કે જે ભાગીદારી સમજે છે અને વિવિધ રીતભાતની પ્રેક્ટિસ કરવામાં ત્યાં કોઈ વિશિષ્ટતા નથી ત્યાં સહભાગીતાઓની એક સાર્વત્રિક વ્યાખ્યા ઠીક છે તેથી નિર્ણય પ્રક્રિયામાં યોજના પ્રક્રિયામાં સમુદાયને કેવી રીતે સામેલ કરવો આ સમજ વિવાદિત રહે છે આપણી પાસે ઘણી સમજ છે કે વિવિધ લોકો દૈનિક વિવિધ દ્રષ્ટિકોણથી ભાગીદારીને સમજે છે આ એક ક્લાસિકલ મોડેલ છે જે શેરી આર્ન્સ્ટાઇન દ્વારા વિકસાવવામાં આવ્યું છે અને ભાગીદારીના પ્રકારો વિશે જાહેર ભાગીદારીની સીડી જો તમે ડાબી બાજુ જોશો તો તમે જોઈ શકો છો કે મેનિપ્યુલેશન્સથી પ્રારંભ થઈ રહ્યો છે પછી માહિતી પરામર્શ ભાગીદારી અને નાગરિક નિયંત્રણ પેલું શું છે ચાલો જોઈએ આપણે આ મોડેલને આપત્તિ જોખમ સંચાલન સંદર્ભમાં કન્વર્ટ કરીએ જ્યારે આપણે મેનિપ્યુલેશન્સની વાત કરીએ છીએ એ પ્રકારની વસ્તુ અથવા ફક્ત માહિતી પ્રકારની વસ્તુ તે ઠીક છે તે સમુદાય તરફ દોરી જાય છે માહિતીનો નિષ્ક્રિય પ્રાપ્તીકર્તા છે અમે લોકોને ફક્ત તે જ માહિતી પ્રદાન કરીએ છીએ કે તમે એમ કરો કે તમે આવું કરો તમે ખાલી કરો તમે તમારો પ્લીન્થ લેવલ વધારશો આ સરળ બાબતો છે જે એક્ષ્પર્ત બધું જ જાણે છે અને અમે લોકોને શું કરવાનું છે તે કહીને પસાર થઈ રહ્યા છીએ અને તેઓ ફક્ત માહિતી મેળવે છે પ્રાપ્ત કરે છે અને તે અમારી સૂચનાઓને ઠીકથી પાલન કરશે તેથી તે એક સરળ મોડેલ છે જે આપણે અનુસરીએ છીએ બીજો એક પ્રકારનો ટોકનવાદ બરાબર અથવા સલાહ છે કેટલાક લોકો આપત્તિ જોખમ સંચાલનના કિસ્સામાં કહેતા હોય છે કે અમારું ધ્યાન તે લોકો પર નથી જે કે નિષ્ક્રિય પ્રાપ્તકર્તા નથી પરંતુ આપણે પછી શું કરીએ છીએ તે ખરેખર આપણે તેમને જોખમ સમજવામાં શામેલ કરીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે લોકો જોખમ વિશે જુદી જુદી સમજ ધરાવે છે તેથી આપણે નિષ્ણાંતની સાથે અમને જણાવવા સહભાગી થવા કહેવું જોઈએ કે તેઓ જોખમમાં છે કે તેઓને શું લાગે છે કે બરાબર છે તેથી ફક્ત જોખમ આકારણી માટે અમે તેમને શામેલ કરીએ છીએ થોડી ઉંચી કક્ષાની મૂલ્યની પરામર્શમાં આપણે ફક્ત જોખમને આકારણી કરવામાં જોખમનો અંદાજ લગાવવા માટે જ શામેલ કરતા નથી પરંતુ અમે એક યોજના તૈયાર કરીએ છીએ શહેરી આયોજનના મોટાભાગના કેસોની અમે યોજના તૈયાર કરીએ છીએ અને તે પછી જેઓ આ વિસ્તારમાં રહે છે તે લોકો કે જેઓ નાગરિક છે અથવા હિસ્સેદારો અમને આમંત્રિત કરી છે અને અમે તેમને બતાવીએ છીએ હેય અમે આ યોજના તૈયાર કરી છે હવે અમને જણાવો કે આ યોજના સારી છે કે નહીં તેઓએ યોજનાનો પ્લાન તૈયાર કર્યો નથી અમે યોજના વિશેષ એક્ષ્પર્ત અધિકારીઓ અમલ કરનારી એજન્સીઓ જેણે યોજના તૈયાર કરી છે કે તૈયાર કરી નથી અને તેઓ સામાન્ય લોકોને પૂછે છે કે આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સમાવિષ્ટ થવા માટેના ઘટકો કયા છે તેમાં શું અંતર છે આ હજી પણ એક પ્રકારનો પરામર્શ છે એક પ્રકારનો પ્રશ્ન છે સલાહનો એક સરળ પ્રકારનો પ્રશ્ન છે સહભાગીઓમાં કેટલાક વધુ આમૂલ લોકો તેઓ કહી રહ્યા છે કે આ આપણને જે જોઈએ તે પણ પૂરતું નથી અમને સહયોગીનુ નોલેજ અને ક્રિયા યોજના વિકાસ સહયોગી જરૂર છે તે પ્રક્રિયામાં સમુદાય અને સ્થાનિક નેતાઓ ઉપરાંત નિષ્ણાતો અથવા બાહ્ય એજન્સીઓ જેમને સાથે બેસવું જોઈએ તેઓએ એકબીજા સાથે માહિતી શેર કરવી જોઈએ તેમને સમુદાયને પોતાના અનુભવથી પોતાના લોકલ નોલેજ થી અને તેમની પોતાની કુશળતા વૈજ્ઞાનિક સમજણથી તેઓ પ્રોજેક્ટને ઇનપુટ પણ પ્રદાન કરશે અને તે પછી બંનેને સાથે મળીને માહિતી શેર અને એક્ષચેન્જ કરીને તેઓ વિકસિત થાય તે પહેલાં તેઓ સમજી શકશે કે તેઓ કઈ જોખમનો સામનો કરી રહ્યા છે અને તેનું નિરાકરણ કેવી રીતે થઈ શકે છે અને તે વિકલ્પો સાધનો અને વ્યૂહરચના શું છે આપણે અપનાવી શકીએ તેથી સહભાગિતાઓની જોવાની આ બીજી રીત છે પરંતુ નીચેથી ઉપરથી નીચે સુધી શરૂ કરીને દરેક જણ કહે છે કે હું સમુદાયની ભાગીદારી કરી રહ્યો છું તમે જે પ્રોજેક્ટને ખોલો છો તે કહેશે કે અમારો પ્રોજેક્ટ સહભાગી છે પરંતુ તેનો અર્થ ફક્ત ભાગીદારીપૂર્ણ હોઈ શકે છે માહિતી પૂરી પાડવા માટે અથવા તે લોકો સાથે મૂલ્યની સલાહ હોઈ શકે છે અથવા તે સહયોગી નોલેજ અથવા યોજના વિકાસ પર હોઈ શકે છે પછી તે બધા સહભાગી છે તો આપણે ખોવાઈ ગયા છીએ તેથી તેથી લોકોની સમજ અલગ છે ભાગ લેવાની કોઈ સાર્વત્રિક વ્યાખ્યા નથી આપેલ છે કે સમુદાયને આયોજન પ્રક્રિયામાં સામેલ કરવું ખરેખર એક પડકારજનક છે એટલું જ નહીં આપણી પાસે વિવિધ સહભાગી સાધનો છે આપત્તિના કિસ્સામાં જોખમ સંચાલન અમારી પાસે રિસ્ક મેપિંગ છે અમારી પાસે યોન્મેનકેઇગી સિસ્ટમ મેથડ છે અથવા ફોરસ્ક્વેર ટેબલ મેથડ અથવા કદાચ ડિઝાસ્ટર ગેમ્સ અથવા કદાચ કેટલાક સીન્યુઅલ ડેવલપમેન્ટ અથવા કેટલીક ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તેથી આ બધાને સહભાગી ટૂલ્સ માનવામાં આવે છે તેનો અર્થ એ કે સ્થાનિક સમુદાયને સહભાગી પ્રક્રિયામાં સામેલ કરવા માટેનું એક સાધન અમારી પાસે હવે ઘણાં સાધનો છે આ સાધનો એકબીજાથી ભિન્ન છે તેમની રચનાની દ્રષ્ટિએ તેમની પદ્ધતિની દ્રષ્ટિએ તેમના સમય સંસાધનો કુશળતાની દ્રષ્ટિએ તેઓ એકબીજાથી ઘણી હદ સુધી જુદા પડે છે તમે જે રીતે યોન્મેનમેનકીગનું સંચાલન કરો છો તે રીતે તમે રમતનું સંચાલન કરી શકતા નથી પરંતુ તે બધા બધા સહભાગી સાધનો તેઓનો એક સામાન્ય ઉદ્દેશ છે કે તે સમુદાયને આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્રક્રિયામાં સામેલ કરવા માગે છે જ્યારે હું પ્રેક્ટિશનર છું ત્યારે હું ખૂબ જ મૂંઝવણમાં છું કે સમુદાયને અસરકારક રીતે નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા માટે કયા સાધનને અપનાવવું જોઈએ મને ખબર નથી તો પછી મારે કયા આધારે પ્રયત્ન કરવો જોઈએ કે જે વ્યવસાયી હોવાને કારણે વાસ્તવિક મૂંઝવણ છે હું આ પ્રશ્ન નિષ્ણાતને પૂછવા માંગું છું બીજી સમસ્યા એ છે કે જ્યારે આપણે વિવિધ પ્રકારની સહભાગી કસરતો વિશે વાત કરી રહ્યા છીએ તેઓ પણ મોટા પ્રમાણમાં બદલાય છે કે તેઓ કેવી રીતે કરે છે તે એક્ષરસાઇઝનો હેતુ તે માત્ર જોખમ અથવા લોકોની સમજને સમજવા પર કેન્દ્રિત છે અથવા તે જોખમનું સંચાલન કેવી રીતે કરવું તે પણ છે કેટલાક અભ્યાસ દર્શાવે છે કે મોટાભાગના કિસ્સાઓમાં આપત્તિ જોખમ વ્યવસ્થાપન સહભાગી સાધનો જેનું ધ્યાન જોખમ જાગરૂકતાને સમજવા પર છે પરંતુ જોખમનું સંચાલન કેવી રીતે કરવું તેના પર તેમનું ઓછું ધ્યાન છે તેથી જો લોકોને ખબર ન હોય કે શું કરવું તે તેમને જીવલેણ બનાવે છે તો તે તેમને નિરાશ કરે છે કે જો હું જાણવાનું જ જાણું નય તો જોખમ જાણવું સરળ નથી તેથી તેઓ ભાગ લેવાનું પસંદ કરતા નથી બીજી એક એ છે કે જ્યારે આપણે સહભાગી કસરતો કરીએ છીએ ત્યારે તે એક પ્રકારની કલા અને એક પ્રકારની કુશળતા છે તે કસરત દરમિયાન તમે કઈ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો તેના પર નિર્ભર છે તમે લોકલ નોલેજ સ્થાનિક ભાષા અથવા વિદેશી ભાષાનો ઉપયોગ કરી રહ્યાં છો સુવિધા આપનારનો અનુભવ કેવો છે કે તે કેટલા હદે જાણકાર છે તેનો અનુભવ અથવા તેણીનો અનુભવ તે બાબત છે કોઈની પાસે ઘણો અનુભવ હોય છે અથવા તેણી નવી વ્યક્તિ કરતાં તાજી વ્યક્તિ કરતા વધુ સારી રીતે પહોંચાડી શકે છે આ એક પ્રેક્ટીકલ પ્રોફેસનલ વસ્તુઓ છે તે પણ તે છે જ્યાં તમે ક્યા સ્થળ પર સહભાગી કસરત કરી રહ્યા હતા તે સમુદાયની બહારના સમુદાયની અંદર પણ તે અન્ય વેરીએબલનો સમય લે છે જે તે કેટલો સમય લે છે શું તે ઘણો સમય લે છે શું તે થોડો સમય લે છે તેથી જ્યારે અમે સમુદાયને નિર્ણય લેવાની પ્રક્રિયામાં અસરકારક રીતે જોડવા માંગીએ છીએ ત્યારે આ વેરીએબલને ધ્યાનમાં લેવા જોઈએ કસરત અથવા સુવિધા પ્રક્રિયાના નિયંત્રણનો પણ એક પ્રશ્ન છે ઘણા ક્ષેત્રમાં કેટલાક લોકોએ એવી દલીલ કરી હતી કે જે સુવિધા કરનાર છે તે ભાગ લે છે તે બધું નિયંત્રિત કરે છે ક્યારે ભાગ લેશે શું ચર્ચા થવી જોઈએ સહભાગીઓની સંખ્યા તેથી આ હોવા છતાં સહભાગી પ્રશ્નોના પ્રકારો છે પરંતુ બધું જ સુવિધા આપનાર દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી તેની પાસે દરેક વસ્તુને અંકુશમાં લેવાની શક્તિ છે તેથી તેણે કોઈને નાના નાના પ્રયત્નો દ્વારા એક વિશાળ બનવાને બદલે બીજાને શક્તિ આપી મોટી માછલી દરેકને ખાઈ રહી છે જ્યારે આપણે આપત્તિ જોખમ સંચાલનમાં સમુદાયોની ભાગીદારી વિશે વિચારતા હોઈએ ત્યારે આને નિયંત્રિત કરવું જોઈએ ઉપરાંત સમુદાયની ભાગીદારીના ફાયદા અને કાર્યોના પ્રશ્ન જેવા કેટલાક પરિણામો છે આ તે પરિણામો છે જેનો આપણે વારંવાર વિચાર કરીએ છીએ તે સહભાગી પ્રોજેક્ટ્સમાંથી આવે છે જેમ કે જો આપણે એવા સમુદાયને શામેલ કરીએ જે ખરેખર લોકોની જાગૃતિમાં વધારો કરશે તે સ્વીકૃત નિર્ણય લેશે તે હોદ્દેદારો વચ્ચેના સંઘર્ષને પણ દૂર કરી શકે છે તે સજ્જતામાં સુધારો કરી શકે છે અને તે લોકોને સશક્તિકરણ આપી શકે છે તેમની પાસે ભાગ લેવાની વધુ ઇચ્છા છે અને તેઓ વધુ આત્મનિર્ભર છે અને તેઓ બાહ્ય સહાય વિના પોતાને મદદ કરી શકે છે આ બરાબર છે પરંતુ સમસ્યા એ છે કે આ પરિણામો સરકારી અને બિન સરકારી સંસ્થાઓ વ્યવસાયિકો અને સંશોધનકારો બંને દ્વારા જુદા જુદા સંગઠનો દ્વારા કરવામાં આવેલા આ દાવા સમસ્યા એ છે કે આપણી પાસે પૂરતા પુરાવા પ્રયોગિક પુરાવા નથી કે આ દાવા ખરેખર સાચા છે કે સમુદાયને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવા દ્વારા આપણે ખરેખર તે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણે ખરેખર આ પ્રાપ્ત કરી શકીએ છીએ તે હજી અજાણ છે તેમ છતાં અમે દાવો કરી રહ્યા છીએ કે અમારો પ્રોજેક્ટ વધુ સારું છે અમારી કસરત વધુ સારી છે તેથી જો આપણે આ કેવી રીતે બનાવવું તે જાણતા ન હોય તો આ પ્રકારના પરિણામોને કેવી રીતે પહોંચાડવું તે પછી એક પ્રોજેક્ટને બીજા સ્થળે સ્કેલ કરવું ખૂબ મુશ્કેલ છે રૂરકીમાં જે પ્રોજેક્ટ યોગ્ય છે તે દિલ્હીમાં યોગ્ય નહીં હોય દેહરાદૂનમાં યોગ્ય ન પણ હોય તેથી આપણે તેમને શું કરવું તે જાણવાની જરૂર છે બીજી સમસ્યા એ છે કે તેમાં ભાગ લેવાનું અથવા ભાગીદારી આધારિત આપત્તિ જોખમ સંચાલનનું કોઈ નામકરણ નથી અમે તેને ઘણાં નામો આપ્યા છે જેમ કે સમુદાય આધારિત ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સીબીડીએમ ઇન્ટિગ્રેટેડ કમ્યુનિટિ આધારિત ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ સહભાગી આપત્તિ જોખમ મેનેજમેન્ટ સ્થાનિક સ્તરનું ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ મલ્ટી હિસ્સેદારી સહભાગીઓ સહયોગી આપત્તિ જોખમ મેનેજમેન્ટ તે બધા માનવામાં આવે છે પરંતુ તેમનું નામ અલગ છે કોઈ વ્યવસાયી માટે તેમના સમુદાયના કાયદા ખૂબ મૂંઝવણભર્યા છે કે તેઓ કેવી રીતે જુદા છે તેમને કેમ અલગ અલગ નામ આપવામાં આવે છે તે ખરેખર પરિસ્થિતિને જટિલ બનાવે છે પરિણામે આપણે આખા વિશ્વના દેશોમાં જે શોધી રહ્યા છીએ તે સહભાગી પ્રોગ્રામ્સ સહભાગી કવાયત પ્રોજેક્ટ્સ છે કે જેને તે કહેવામાં આવે છે જો કોઈ જગ્યાએ સારો સફળ અથવા અસરકારક નોલેજ છે તો તેને બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરી શકતા નથી તેઓ કહી રહ્યા છે કે ખૂબ જ સ્થાનિક સાઇટ વિશિષ્ટ છે અમે તેનું ભાષાંતર કરી શકતા નથી તેથી સિદ્ધાંત અને પ્રેક્ટિસ બરાબર વચ્ચે એક વિશાળ અંતર છે તો પછી આપણે શું કરવાની જરૂર છે આપણે આ સમસ્યા કેવી રીતે હલ કરી શકીએ કેટલાક લોકો એમ કહેતા હોય છે કે આપણે આ પ્રકારની સમસ્યાનું માળખું વિકસિત કરીને હલ કરી શકીએ છીએ જેનું મૂલ્યાંકન મૂલ્યાંકન કરવું જરૂરી છે કે શું કાર્ય કરે છે અને શા માટે તેને મૂલ્યાંકનની જરૂર નથી અને તે મૂલ્યાંકન માટે અમને કેટલાક માળખાની જરૂર છે તેથી સહભાગી આપત્તિ જોખમ સંચાલન પાસે એક માળખું હોવું જોઈએ જેના દ્વારા પ્રકારનાં બેંચમાર્ક હોવો જોઈએ જેના દ્વારા તમે કહી શકો છો કે ઠીક છે કે આ પ્રોજેક્ટ સારું કાર્ય કરી રહ્યું છે અને આ પ્રોજેક્ટ નિર્ણય પ્રક્રિયામાં સમુદાયને સમાવિષ્ટ કરવા માટે સારી રીતે કાર્ય કરી રહ્યો નથી તેથી તેના પર ઘણી બધી સિદ્ધાંતો છે પરંતુ જો આપણે તે સિદ્ધાંતોનો સારાંશ આપી શકીએ તો આપણે ખરેખર આ એક પ્રકારનાં સંશ્લેષણનું ચિત્ર મેળવી શકીએ છીએ અમને જે મળ્યું તે એ છે કે મોટાભાગની દલીલો બે સ્તંભ અથવા બે ઘટકોના પ્રકારનાં બે મુખ્ય ઘટકોમાં આવી રહી છે એક ઘટક એ પ્રોસેસ્ડ બેઝ માપદંડ છે કે એક પ્રક્રિયા છે જે સહભાગિતાએ અનુસરવી જોઈએ અને ત્યાં એક પરિણામ છે જે આપણે સહભાગીઓમાંથી મેળવી શકીએ છીએ હું ત્યાં જવા માંગુ છું તે અપેક્ષિત પરિણામ હાંસલ કરવાનો આ માર્ગ છે તેથી મારે કેટલાક કાર્યોનું પાલન કરવું પડશે કેટલાક પગલાને અપનાવવા માટેની એક પ્રકારની પદ્ધતિ છે કે કોણ ઉમેરશે કોણ જોડાશે ક્યારે અને કેટલી હદે રહેશે જોડાવાની અને સમુદાયની પ્રારંભિક અને સતત જોડાણ જેવા સંગઠનનાં માધ્યમની ગુણવત્તા અને લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન કરવું સંબંધિત હિસ્સેદારોનું પ્રતિનિધિત્વ ફેરનેસ ક્ષમતા નિર્માણ લોકલ નોલેજને સમાવિષ્ટ કરવું સારી સગવડતા સાધન પ્રાપ્યતા આને સહભાગી માનવામાં આવે છે પછી અમારી પાસે પરિણામ આધારિત માપદંડ છે આ ભાગીદારી છે જેમાંથી આપણે સહભાગિતા મેળવી શકીએ તેના પરિણામો શું છે તે જરૂરી નથી કે જો તમે કોઈ વિશિષ્ટ પ્રક્રિયાને ભાગીદારીની આદર્શ પ્રક્રિયાને અનુસરો છો તો તે જરૂરી નથી કે તે તમને એક સારા પરિણામને અસરકારક પરિણામ આપે તો પછી પરિણામ આધારિત માપદંડની આપણે અપેક્ષા રાખીએ છીએ કે પરિણામો શું છે તે ઇચ્છિત પરિણામોની અપેક્ષા રાખીએ છે અને સમુદાયોની માંગણી કરવા મુશ્કેલીમાં નિર્ણય કરવામાં વિલંબ ઘટાડવા નિર્ણય લેવા માલિકી વધારવા સર્વસંમતિ વગેરે બનાવવા અને પરસ્પર વિશ્વાસ આદર માલિકી પારદર્શિતા જવાબદારી સંઘર્ષ નિરાકરણ અને સંમતિ નિર્માણ અને ખર્ચ અને સમય અસરકારક બનાવવા માટેના તંત્ર શું છે તેથી તેના આધારે આપણે ખરેખર આ માળખાનો વિકાસ કરી શકીએ ડાબી બાજુ આપણી પાસે લોકભાગીદારીની પ્રક્રિયા છે જમણી બાજુએ આપણી પાસે લોકભાગીદારીના પરિણામો છે જેમ કે જાહેર ભાગીદારીની પ્રક્રિયા માટે આપણે સમુદાયની પ્રારંભિક જોડાણ અને તેની રજૂઆતો ધ્યાનમાં લઈ શકીએ છીએ તેથી સમુદાયના પ્રારંભિક એન્ગેજમેન્ટનો અર્થ એ થાય કે સમુદાયને ભાગીદારીઓની ખુબ શરૂઆતથી સામેલ કરવી જોઇએ એવું નથી કે તેઓ અચાનક વધુ સારી પરિસ્થિતિમાં નિર્માણની પ્રક્રિયામાં સામેલ થવા માટે કોલ કરશે પરંતુ આપણે પહેલા જાણવું જોઈએ કે હાલની સમસ્યા શું છે ત્યાંની ચિંતા શું છે ત્યાં પ્રવર્તનીય મુદ્દાઓ ઠીક છે અને પછી હિસ્સેદારોની રજૂઆત કરવી જોઈએ સમુદાય એક કાલુ બોક્સ નથી ત્યાં ઘણા બધા વચ્ચે તફાવત છે કેટલાક વર્ગ જાતિના આધારે કાસ્ટ સ્થિતિના આધારે પર આધારિત છે તેથી આપણે સુનિશ્ચિત કરવું જોઈએ તમામ વિભાગોના તમામ પ્રતિનિધિઓએ આ પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ તેની ખાતરી કરવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રક્રિયાના આધારે ત્રીજો માપદંડ એ પ્રારંભમાં સ્પષ્ટ અને સંમત ઉદ્દેશ છે ઘણાં કેસો કે જેની ચર્ચા આપણે સમુદાય સાથે કરી છે પરંતુ આપણી પાસે કોઈ સહમત ઉદ્દેશો નથી અથવા આપણી પાસે કોઈ સ્પષ્ટ ઉદ્દેશ નથી તે હંમેશા વિકસિત રહે છે તેથી ખૂબ સ્પષ્ટ હેતુઓ બનાવવાનું વધુ સારું છે ઠીક છે તે અમારું લક્ષ્ય છે અને અમે તે પ્રાપ્ત કરવા માંગીએ છીએ જેથી આ સમુદાયને એક એવો અંદાજ આપશે કે તેઓ આ પ્રોજેક્ટમાંથી શું અપેક્ષા રાખી શકે છે અને અમે ઓછામાં ઓછી કેટલીક કામચલાઉ સહમતિની સર્વસંમતિ પર પહોંચી શકીશું કે આ બરાબર છે આ પરિણામ છે અને અમે તે માટે આગળ વધી શકીએ છીએ પછી બીજો એક છે કે સમુદાયની સતત એન્ગેજમેન્ટ બરાબર નથી કે તમે તેમને ખૂબ શરૂઆતમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું અને પછી તમે તેમને ભૂલી ગયા છો ના તમારે તેઓને ભૂલવું જોઈએ નહીં તમારે પ્લાનિંગ પ્રક્રિયાના દરેક ક્ષેત્રમાં તેમની સાથે સંકળાયેલા સલાહકારોને ખરેખર ચાલુ રાખવ જોઈએ શું સમસ્યા છે શું કરવું છે કોણ કરશે આપણે કેવી રીતે કરવું તેથી તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરવો જોઈએ જેથી સમુદાયને માલિકીની લાગણી થાય અને ઠીક છે કે હું પ્રોજેક્ટમાં છું આ મારી સામેલગીરી છે અને તેથી તે પ્રોજેક્ટ વિશે તેમને વધુ જવાબદાર અને પારદર્શક ચિત્ર બનાવશે ફેયરનેસ એ એક પ્રકારનો ઘટક છે જેની અમે ચર્ચા કરી હતી કે અમે કહીએ છીએ કે ઠીક છે લોકો ઘણીવાર ભાગ લે છે પરંતુ તે ફક્ત એક શારીરિક ભાગીદારી છે જેમાં તેમની પાસે કોઈ શક્તિ નથી અથવા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા નથી કોઈ ગામમાં કદાચ ઉચ્ચ જાતિના અને નીચલા જાતિના લોકો હોય તો તેઓ આ ચર્ચાની પ્રક્રિયામાં સામેલ થઈ રહ્યા છે અને કેટલાક વર્ચસ્વ ધરાવતા અને જ્ઞાતિના વર્ચસ્વ ધરાવતા વર્ગ તેઓ નીચલા જાતિના લોકો અથવા નીચલા વર્ગના લોકોને પ્રસ્તાવ મૂકવાની છૂટથી વાત કરવા દેતા નથી કોઈપણ નવા વિષય અથવા કોઈપણ નવી વ્યૂહરચના સૂચવવા દેતા નથી તેથી તે ન થવું જોઈએ દરેકને આપત્તિ જોખમ સંચાલન પર ચર્ચા કરવા અને સૂચવવાનો યોગ્ય અને સમાન અધિકાર હોવો જોઈએ પછી બીજો સહભાગી ઘટક એ નિર્ણયોને પ્રભાવિત કરવાની શક્તિ છે જેને આપણે યાદ રાખવી જોઈએ કે ઘણા કેસોએ લોકોને આમંત્રિત કર્યા છે લોકો રોકાયેલા છે પરંતુ કદાચ નાણાકીય એજન્સી મુખ્ય નાણાકીય સંસાધનો કે જે બાહ્ય એજન્સીઓથી આવી રહી છે સમુદાયનું નાણાકીય રૂપે ઓછું યોગદાન હોય છે તો પછી શું કિસ્સો છે કે જે બાહ્ય એજન્સી તેઓ સમુદાય સાથે સંપર્ક કરે છે તે તેઓને આખી પ્રક્રિયા દરમ્યાન સામેલ કરે છે પરંતુ જ્યારે તેઓ નિર્ણય લે છે ત્યારે સમુદાયના મંતવ્યોનાં નિરીક્ષણો અને સૂચનોનું પ્રતિબિંબ નથી તેથી સમુદાય પાસે નિર્ણયોને પ્રભાવિત કરવા માટે ખૂબ ઓછી શક્તિ ખૂબ ઓછી હિસ્સો છે પરંતુ શાસન માટે શક્તિ ખૂબ જ મહત્વપૂર્ણ છે સમુદાય નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થવા જોઈએ તેઓએ નિર્ણય લેવાની પ્રક્રિયાને નિયંત્રિત કરવી જોઈએ કે તેઓએ અમુક પ્રમાણમાં સ્વતંત્રતા અને શક્તિનો આનંદ માણવો જોઈએ ક્ષમતા નિર્માણ ક્ષમતા નિર્માણનો અર્થ એ છે કે સમુદાય અન્ય હિસ્સેદારો સાથે અન્ય લોકો સાથે વાટાઘાટો કરવા અન્ય સાથે સોદા કરવા અથવા ચર્ચામાં શામેલ થવા માટે અથવા તેમની પાસે ચોક્કસ નોલેજ અથવા કુશળતા હોવી જોઈએ કેટલીકવાર શિક્ષણના અભાવને કારણે અથવા અભણ રૂપે અથવા સ્થાનની દૂરસ્થતાને કારણે અથવા બાહ્ય એજન્સીઓમાં અથવા બાહ્ય જેવા માધ્યમના સંપર્કની દૂરસ્થતાને કારણે સમુદાયના કેટલાક ભાગો અથવા કેટલાક સમુદાયો પાસે આ પ્રકારનું નોલેજ તકનીકી નોલેજ અથવા બહારનું નોલેજ અથવા બાહ્ય નોલેજ અથવા ફોર્મલ નોલેજ ઓછું છે તેથી તેઓ બાહ્ય એજન્સીઓ સાથે અસરકારક રીતે વાટાઘાટો કરી શકતા નથી તેથી તેમની પાસે અન્યની સાથે સોદા કરવાની શક્તિ હોવી જોઈએ કે જેથી આપણે તેમના નોલેજ અને ક્ષમતામાં સુધારો કરવો જોઈએ તેઓ પણ તેમના પર નિર્ભર રહેવા માટે સક્ષમ હોવા જોઈએ પોતાને બરાબર વિશ્વાસ કરવો જોઈએ આ મહત્વપૂર્ણ છે અને સારી સુવિધા પ્રક્રિયા સામસામે સામનો કરવા અને સ્થાનિક ભાષાની મદદથી પ્રોગ્રામનો સ્કોપ પહોળો ન કરવા જેવી કુશળતા હોવી જોઈએ આ કેટલાક ઘટકો છે જે આપણે સુવિધા પ્રક્રિયામાં ધ્યાનમાં લેવી જોઈએ જેથી અસરકારક રીતે સહભાગી સાધનો ચલાવવા માટે સુવિધા આપનારની એક પ્રકારની કલા અને કૌશલ્ય છે જેથી સમુદાયની સારી સુવિધા શામેલ હોય તે ધ્યાનમાં લેવું જોઈએ અને પછી આપણે સ્થાનિક નોલેજને શામેલ કરવાની જરૂર છે ઘણા કિસ્સાઓ કે સુપ્ત નોલેજ અસ્પષ્ટ નોલેજ જે મહત્વપૂર્ણ છે તેથી આપણે તે નોલેજથી લોકોના અનુભવને પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ લોકો તેમના અનુભવનો અને તેમના પરંપરાગત જીવનનો ઉપયોગ તે જ સ્થાન સાથે કરે છે જે નોલેજને વિકસાવે છે અને તે પણ કરી શકે છે અને તેમની પાસે રેતીના કાદવ જેવા સંસાધનો હોવા જોઈએ અથવા તેમની પાસે પ્રાકૃતિક અને અન્ય સંસાધનો હોવા જોઈએ અને વૃક્ષ હોવા જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ તે આ પ્રોજેક્ટને વધુ ખર્ચ અસરકારક બનાવે છે અને તેઓ તેમની માલિકી પણ અનુભવી શકે છે અને ત્યાં પણ થોડો સ્રોત ઉપલબ્ધ હોવો જોઈએ અને બીજું એક જાહેર ભાગીદારીનું પરિણામ છે જેમ કે અમલીકરણની બાબતમાં ભાગીદારી સફળ હોવી જોઈએ એવું નથી કે અમે કોઈ યોજના બનાવી રહ્યા છીએ જેની આપણે વાત કરી રહ્યા છીએ અને પછી આપણે બધું ભૂલી ગયા આપણે તે ખૂબ સ્પષ્ટ કરવું જોઈએ કે પ્રોજેક્ટ્સનાં પરિણામો શું છે પારદર્શિતા અને જવાબદારી જેમ કે પ્રોજેક્ટ્સની કિંમત શું છે જેઓ તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે આ પ્રકારની વસ્તુઓ ખૂબ સ્પષ્ટ હોવી જોઈએ જવાબદાર વિતરણ શું છે તે લોકો જે ભૂમિકા ભજવી રહ્યા છે તે શું છે મ્યુચ્યુઅલ ટ્રસ્ટ જે સહભાગીઓ દ્વારા પ્રાપ્ત થવું જોઈએ હિસ્સેદારોએ પોતાને વચ્ચે વિશ્વાસ કરવો જોઈએ કે તેઓ સંઘર્ષને સમાપ્ત કરવા માટે સક્ષમ હોવા જોઈએ પોતાની વચ્ચે અવિશ્વાસ કે જેને આદર્શ ભાગીદારી કહે છે માલિકીની લાગણી કે તમે કેટલાક પ્રોજેક્ટ્સ સમાપ્ત કરી રહ્યા છો તે ક્યારે પ્રાપ્ત કરી રહ્યાં છો ત્યારે પ્રોજેક્ટ જાતે સમુદાય માટે બનાવવામાં આવ્યો છે તેમ કહેવાય તમે નવા મકાનોનું પુનર્નિર્માણ કરી રહ્યા છો તે લોકો માટે છે જે આપત્તિથી પ્રભાવિત છે તેથી પ્રોજેક્ટના અંતમાં લોકોને તેની માલિકી હોવી જોઈએ તેઓએ તે મકાનોનો ઇનકાર ન કરવો જોઈએ જો તે મકાનોનો ઇનકાર કરશે તો અમને લાગે છે કે માલિકી નથી તેથી આપણે ખાતરી કરવી જોઈએ કે સફળ ભાગીદારીનો અર્થ એ છે કે લોકોને પ્રોજેક્ટમાંથી આ માલિકી મળે છે વિરોધાભાસી ઠરાવો જેમ કે મેં કહ્યું હતું કે જો ત્યાં એક પ્રકારનો અવિશ્વાસ હોય તો આપણે હંમેશાં સંમત નિર્ણયો પર પહોંચી શકીએ નહીં પરંતુ ઓછામાં ઓછું એક જૂથને જાણ હોવું જોઈએ કે ત્યાં અન્ય સમસ્યાઓથી શું સમસ્યાઓ છે તે ચિંતા શું છે બીજાથી જૂથો પરિપ્રેક્ષ્ય તેથી ત્યાં એક પ્રકારનું વહેંચાયેલ નોલેજ વહેંચાયેલ સમજણ અને વહેંચાયેલ રસ છે જે ત્યાં હોવા જોઈએ અને ખર્ચ અસરકારક સ્થાનિક નોલેજ અને અન્ય પ્રાકૃતિક સંસાધનો સ્થાનિક રીતે ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને અને લોકોની તેમની મજૂરી અને તેમની જવાબદારીઓનો સમાવેશ કરવાથી અસરકારક રીતે ખર્ચમાં ઘટાડો થશે જે સ્વ ટકાઉ રહેશે તેમને પ્રકૃતિનું જોરદાર શોષણ કરવાની જરૂર નથી અથવા બીજા પર ઠીક રહેવાની જરૂર નથી તેથી તે સરળતાથી સ્વ વૃદ્ધિ આત્મનિર્ભરતાના પ્રકારના પ્રશ્નો તરફ દોરી જશે જેથી જો તેમની પાસે કોઈ યોજના હોય તો તેઓ કોઈપણ બાહ્ય એજન્સીઓ પર આધાર રાખ્યા વિના તે યોજનાને આગળ ધપાવી શકે છે બીજો એક તે સમય અસરકારક છે કે જે પ્રોજેક્ટ ચોક્કસ સમયની અંતર્ગત સમાપ્ત થવો જોઈએ તે ખૂબ લાંબુ ન હોવું જોઈએ ખૂબ ટૂંકું ન હોવું જોઈએ તેથી આ લોકોની ભાગીદારીના માપદંડો છે હું મુંબઈ ઘાના અને ગુજરાતમાં પણ લોકભાગીદારી જેવા વિવિધ કેસ અધ્યયનથી એક ચિત્ર આપવાનો પ્રયત્ન કરીશ તેથી આ વ્યાખ્યાન સાંભળવા માટે તમારો ખૂબ આભાર અને હું તમને અન્ય લેકચરમાં રજૂ કરીશ કેટલાક કેસોનો અભ્યાસ કરી છીએ કે અમે આ વિચારોને કેવી રીતે બરાબર કરી શકીએ ખુબ ખુબ આભાર